આપણે ફીચર ડિટેકશન અને ડિસક્રીપશનના વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ અને છેલ્લા લેક્ચર માં આપણે રસપ્રદ મુદ્દાઓ અથવા મહત્વ મુદ્દાઓની ચર્ચા કરી છે કે જે મોટે ભાગે વિવિધ ટ્રાન્સફોર્મેશનના ઈનવેરિયન્ટ રહેતા કોર્નર પોઇન્ટ્સ ને શોધી શકાય છે તેથી પ્રશ્ન એ છે કે હવે તમે તે કોર્નર પોઇન્ટ્સને કેવી રીતે લાક્ષણિકતા આપો છો ઉદાહરણ તરીકે આ લેક્ચર ની શરૂઆતમાં આ વિશિષ્ટ લેક્ચર માં મેં જે દર્શાવ્યું છે તે જ દૃશ્યની આ બે ઇમેજીસ લો તેથી અહીં તમે જોઈ શકો છો કે ઘણાં વિવિધ રસપ્રદ મુદ્દાઓ છે જો હું હેરિસ ઓપરેટર ની સમાન ગણતરીઓ કરું તો આપણે અનુરૂપ ફીચર વેલ્યુસ મેળવી શકીએ છીએ અને ત્યાં તમે જોઈ શકો છો કે આ કોર્નર પોઇન્ટ્સ છે જે આ ડિસ્પ્લેમાં ઓછા દેખાય છે પરંતુ આ કોર્નર પોઇન્ટ્સ છે જે અહીં છે અને ત્યાં વિવિધ કોર્નર્સ છે તેથી તેમાંથી કયા કોર્નરના પોઇન્ટની જોડી અથવા ક્યા જોડી ના મુખ્ય પોઇન્ટ્સ તેમના સમાન પોઇન્ટને અનુરૂપ છે તો આ સવાલ છે તેથી તમને તે જોડીના પોઇન્ટ્સ કેવી રીતે મળે છે અને તમે તે કોરસપોનડેન્સીસ કેવી રીતે સ્થાપિત કરો છો આ ફીચર મેચિંગની સમસ્યા છે જેનો આપણે વિચાર કરીશું તેથી ચાલો ધ્યાનમાં લઈએ કે ત્યાં કયા તબક્કાઓ છે તેથી મેચિંગની ગણતરીના આ ત્રણ તબક્કા છે જે આપણે બંને ઇમેજીસના ફીચર પોઇન્ટ્સને શોધવાની જરૂર છે ઉદાહરણ તરીકે આપણે હેરિસ ઓપરેટર લાગુ કર્યું છે અને આપણે તે કી પોઇન્ટ્સ ધ્યાનમાં લીધા છે જે કાઢવામાં આવ્યા છે તે ફીચર પોઇન્ટ્સ છે પરંતુ આપણે તે જાણતા નથી કે કયો પોઇન્ટ અનુરૂપ છે જે બીજી ઇમેજમાં છે તેથી પછી ફક્ત દરેક મુદ્દાને વિશિષ્ટ રીતે વર્ણવવા માટે આપણે તેમને કેટલાક સ્થાનિક આંકડા દ્વારા વર્ણવી શકીએ તેથી આપણે ચર્ચા કરીશું કે આંકડાઓને કેવી રીતે વર્ણવી શકાય જે આપણે દરેક ફીચર પોઇન્ટ માટે ડિસ્કરીપ્ટર બનાવવાનું છે જેને આપણે તેને ફીચર ડિસ્કરીપ્ટર કહીએ છીએ અને પછી અલબત્ત તે ડિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને આપણે આ પોઇન્ટની અનુરૂપ જોડીઓ શોધવા પડશે જે આ કાર્યને મેચિંગ તરીકે ઓળખવામાં આવે છે તેથી ફરીથી મુખ્ય મુદ્દો એ છે કે તમે વિવિધ ટ્રાન્સફોર્મેશન્સ હેઠળ સમાન ફીચર્સ પસંદ કરી શકો છો જેમ કે આપણે આ વિશેષ મુદ્દાને ધ્યાનમાં લેવા માટે પણ કર્યું છે જ્યારે કે ફીચર્સ શોધવા આ એક મોટી ચિંતા છે અને મુખ્ય મુદ્દાઓ શોધી કાઢ્યા પછી પણ તમે વિવિધ ટ્રાન્સફોર્મેશન પર કી પોઈન્ટની સાચી જોડીની સમાન જોડી શોધી શકો છો તેથી તેનો અર્થ એ કે તમારું ડિસ્ક્રિપ્શન તે ટ્રાન્સફોર્મેશન માટે પણ ઈનવેરિયન્ટ હોવું જોઈએ ઉદાહરણ તરીકે તે રોટેશન ઇલ્યુમિનેશન્સનું પરિવર્તન અને સ્કેલની વિવિધતા આવા અન્ય ઘણા ટ્રાન્સફોર્મેશન હોય શકે છે તેથી કોર્નર્સને શોધવા માટેનો મુખ્ય વિચાર એ છે કે આપણે કોઈ સ્કેલ શોધવાની જરૂર છે તેથી આ તપાસમાં એક મોટી ચિંતા એ સ્કેલ છે જે આપણે શોધી કાઢીશું તેથી કારણ કે સ્કેલને કેવી રીતે ડિસ્ક્રિપ્શન સ્કેલને સ્વતંત્ર બનાવવું તે ઘણી યુક્તિઓ ધરાવે છે સામાન્ય રીતે તમે ડિસ્ક્રિપ્શન ને રોટેશનથી સ્વતંત્ર બનાવી શકો છો અથવા ટ્રાન્સલેશનથી સ્વતંત્ર કરી શકો છો જે કરવાનું સરળ છે પરંતુ સ્કેલ વધુ મુશ્કેલ છે તેથી આપણે શું કરી શકીએ તેનાથી થોડું વધુ પ્રમાણમાં સ્વતંત્ર થવા માટે અથવા તે સ્કેલની સ્વતંત્રતાના ફીચર્સ મેળવવા માટે આપણે મલ્ટિપલ સ્કેલમાં ઇમેજની રજૂઆત ધ્યાનમાં લઈ શકીએ છીએ જેનો અર્થ મલ્ટિપલ રિઝોલ્યુશન્સ છે અને અવલોકન કરો કે તે 'f ' ના કયા પ્રકારનાં સ્થાનિક પગલાં છે જે તમે ધ્યાનમાં લઈ રહ્યાં છો કે તે સ્કેલથી કેવી રીતે બદલાય છે યોગ્ય ધોરણમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો આ મૂલ્ય જે અન્ય સ્કેલની તુલનામાં ખૂબ વધારે હોવું જોઈએ જે તે માપને પ્રતિબિંબિત કરવા માટે ખૂબ યોગ્ય નથી તેથી આપણે ચાલુ રાખીશું અને આપણે આ પ્રક્રિયાને સમજીશું તેથી તે સ્થાન અને સ્કેલ બંનેમાં એક સ્થાનિક મૅક્સીમા છે જે આપણે ધ્યાનમાં લઈશું અને ત્યાં વિવિધ પ્રકારનાં માપદંડો છે જેમ કે લેપ્લેસીઅન માપન જે ઇમેજીસ ઉપરનું બીજું ડેરિવેટિવ ઓપરેશન છે આપણે આ માપને ટૂંક સમયમાં ગાણિતિક રીતે વ્યાખ્યાયિત કરીશું અથવા આપણે વિવિધ સ્ટાન્ડર્ડ ડેવીએશન્સ પર જુદા જુદા સ્કેલવાળી બે ગૌસિયન ફિલ્ટર કરેલી ઇમેજીસ વચ્ચેના તફાવતોને ધ્યાનમાં લઈ શકીએ છીએ ગૌસિયન માસ્કના સ્ટાન્ડર્ડ ડેવીએશન્સએ ત્યાં પણ ઇમેજ પ્રોસેસીંગ જાર્ગન ને સ્કેલ કહે છે તેથી તમે સમાન શરતો સાંભળી શકો છો તેથી આપણે આ વિશેષ વસ્તુની ચર્ચા કરી ચાલો આ ચોક્કસ હકીકતને વિસ્તૃત કરીએ એમ કહો કે તમારી પાસે બે ઇમેજીસ I1 અને I2 છે અને I2 કહે છે કે I1 એ એક ટ્રાન્સફૉર્મડ વર્ઝન છે અને જેમકે મેં વિવિધ પ્રકારનાં ટ્રાન્સફોર્મેશનનો ઉલ્લેખ કર્યો છે ફક્ત તે જ રોટેશન સ્કેલ ટ્રાન્સલેશન છે જે તે નોન યુનિફોર્મ સ્કેલિંગ હોઈ શકે છે તે પ્રકાશ નું પરિવર્તન હોઈ શકે છે તે દૃશ્ય પરિવર્તન હોઈ શકે છે તે પ્રતિબિંબિત થઈ શકે છે અને તેથી તમારે ટ્રાન્સફોર્મેશન ઇનવેરિયન્સ મેળવવાની જરૂર છે આ પગલાનું ટ્રાન્સફોર્મેશન ઇનવેરિયન્સ છે જેનો અર્થ છે કે ડિસ્ક્રિપ્શન ના અર્થમાં ટ્રાન્સફોર્મેશન અને ડિટેકશનને ધ્યાનમાં લીધા વિના આપણે સમાન ફીચર્સ શોધી કાઢીએ છે તે પણ યુનિક હોવું જોઈએ તેથી કે તમારી મેચિંગ ટ્રાન્સફોર્મેશન પછી પણ સફળ હોવી જોઈએ તેથી ડિટેકશન અને ડિસ્ક્રિપ્શન બંને ઈનવેરિયન્ટ હોવા જોઈએ અને બંનેની ખાતરી કરવી જોઈએ અને જેમ આપણે ચર્ચા કરી છે કે હેરિસ માપ એ ટ્રાન્સલેશન અને રોટેશન માટે અસ્પષ્ટ છે પરંતુ આપણે સ્કેલ પરના વિવિધતાને ધ્યાનમાં લીધાં નથી તેથી આપણે જોઈશું કે અગાઉની સ્લાઇડસ્ માં આ કેવી રીતે સુનિશ્ચિત થઈ શકે છે કે તે અમે ચર્ચા કરી હતી કે આપણે ઇમેજીસના મલ્ટિ રિઝોલ્યુશન રજૂઆતનો ઉપયોગ કરી શકીએ છીએ ફક્ત આ રિઝોલ્યુશન રજૂઆત વિશે થોડું સમજાવવા માટે આપણે શું ધ્યાનમાં લઈ શકીએ ધારો કે તમારી પાસે એક ઇમેજ છે અને ઓબ્જેક્ટ સાથે આ છે અને તે તેના કહેવાતા મૂળ રિઝોલ્યુશનમાં આપવામાં આવે છે તેનો અર્થ એ કે સેન્સરમાં તમે જે કાંઈ મેળવ્યું છે તે કેમેરા પિક્સેલ્સની સંખ્યાનો રિઝોલ્યુશન કરે અને સ્પાશિયલ રિઝોલ્યુશન સ્લાઇડ સમય 0706 તે ચોક્કસ સંખ્યાના પિક્સેલ્સ જે તમને આપે છે તમને તે ઇમેજિંગ આપવામાં આવેલ સર્વોચ્ચ રિઝોલ્યુશન આપે છે પરંતુ પછી તમે શું કરી શકો છો તમે પેટા નમૂના આપી શકો છો તમે આ પિક્સેલ્સના નમૂના લઈ શકો છો અને ઇમેજીસની નાની સાઇઝ મેળવી શકો છો તેથી અને કેટલાક કિસ્સાઓમાં પણ આ ખાસ કરીને તે એટલું નાનું હોઈ શકે છે કે આ ટપકું જ જેવુ દેખાશે તેથી તમે જોઈ શકો છો કે જુદા જુદા રિઝોલ્યુશનને આધારે સ્ટ્રક્ચર્ડ સ્ટ્રક્ચરલ માહિતી અલગ અલગ હશે તેથી તે કદાચ સમાન માળખાકીય માહિતી અને કેટલીકવાર મોટા ઓબ્જેક્ટસ જાળવી શકશે નહીં જ્યારે તેની પાસે ઉચ્ચ રીઝોલ્યુશન હોય પરંતુ એકવાર આપણે ઉચ્ચ રીઝોલ્યુશન વધારીએ ત્યારે કહેવું પડશે કે તમારી પાસે ખૂબ જ નાના પદાર્થો છે હવે આ રીઝોલ્યુશનમાં તે શોધી શકાય છે જ્યારે પેલા રીઝોલ્યુશનમાં આ ખોવાઈ જશે પરંતુ હવે તમારી પાસે એક ઇમેજમાં ખૂબ મોટો ઓબ્જેક્ટ છે આકારના એકંદર વિચારો મેળવવા માટે સ્થાનિક પગલાંનો ઉપયોગ કરીને સમજવું મુશ્કેલ અને વિશ્લેષણ કરવું મુશ્કેલ હશે પરંતુ જો મને આ ઇમેજનું નાનું રિઝોલ્યુશન મળે છે તો પછી એક નાનો વિન્ડો પણ આ વિશેષ ફીચરને કેપ્ચર કરવામાં સક્ષમ હશે પછી તે ચોક્કસ પ્રતિનિધિત્વને અનુરૂપ સ્થાનિક માપદંડ પ્રમાણે ઊંચું મૂલ્ય આપશે તેથી તે મલ્ટિ રિઝોલ્યુશન રજૂઆત કરવાનો વિચાર છે તેથી તમે રીઝોલ્યુશન બદલો પરંતુ ઉચ્ચતમ રીઝોલ્યુશન જે પહેલાથી ઇમેજિંગ સિસ્ટમ દ્વારા પ્રતિબંધિત છે પરંતુ ફક્ત તમે જે કરી શકો તે નાના રીઝોલ્યુશન વર્ઝન્સ તમે કરી શકો છો અને તે જોવાનો પ્રયાસ કરો કે તમે જાણો છો કે તે નીચા રીઝોલ્યુશનમાંની કેટલીક રચનાઓ વધુ અગ્રણી અને સરળતાથી મળી રહી છે તેથી આ વિચારનો ઉપયોગ આ ફીચર ડિટેકશન માટે કરવામાં આવ્યો છે તેથી આ એક અભિગમ છે તેથી તમે બહુવિધ સ્કેલ પર ફીચર્સની ગણતરી કરી શકો છો તમે ગૌસીયન પિરામિડનો ઉપયોગ કરી શકો છો જેનો અર્થ છે તમે કેટલાક ગૌસીયન માસ્કનો ઉપયોગ કરીને સ્ટાન્ડર્ડ ડેવિએશનથી અલગ ઇમેજને સરળ બનાવશો તેથી સ્કેલ પુનરાવર્તિત વધારે હશે પુનરાવર્તિત ધોરણે સ્કેલ વધશે અને તમે ઇમેજને સ્મૂધ પણ કરી શકો છો અને તમે તે પ્રતિનિધિત્વની એક પિરામિડ સ્ટ્રક્ચર મેળવી શકો છો જેની તમારી પાસે એક ઇમેજ છે તેથી જો હું તેને આ ફોર્મમાં બતાવીશ તો કહો કે હું ઇમેજ બતાવીશ તે એક નીચેનું રિઝોલ્યુશન મોટું રિઝોલ્યુશન છે ગૌસીયન માસ્ક અને આવા નમૂનાનો ઉપયોગ કરીને આ ઇમેજને સ્મૂધ કર્યા પછીના આગલા વર્ઝનમાં તમને આ રીઝોલ્યુશન મળે છે જેને તમે વધુ સ્મૂધ કરો છો તેનો અર્થ એ કે અસરકારક રીતે તમે આ ઇમેજ પર ખૂબ મોટા માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છો તેથી તમે આ ઇમેજને સ્મૂધ કરી રહ્યાં છો અને તમે તેને બરછટ ડિસ્ટ્રિબ્યુશન અને સબ સેમ્પલિંગ આપી રહ્યાં છો તેથી તમને રીઝોલ્યુશનનું આગલું સ્તર મળશે તેથી આ પ્રકારની રજૂઆત ઉપયોગી છે આકાર પિરામિડ જેવો લાગે છે જો હું આ કણને વર્ટીકલ ઓર્ડરમાં તે ઇમેજીસને સ્ટેક કરું છું તો હું તે માત્ર એક વિઝ્યુલાઇઝેશન છે તેથી તે ખૂબ જ લોકપ્રિય શબ્દ છે જેનો ઉપયોગ આ મલ્ટિ રિઝોલ્યુશન રજૂઆત માટે થાય છે જેને આપણે ગૌસીયન પિરામિડ રજૂઆત કહીએ છીએ જેનો અર્થ છે કે દરેક ઇમેજને ગૌસીયન માસ્ક દ્વારા મનાવવામાં આવે છે અને પછી સબ સેમ્પલ્ડ કરવામાં આવે છે અને તમને બહુવિધ પ્રતિનિધિત્વ મળે છે તેથી એક ઇમેજ માટે તમને આ પ્રક્રિયા દ્વારા વિવિધ સાઇઝની ઇમેજીસની સંખ્યા n મળે છે તેથી આ તે છે જે ગૌસીયન પિરામિડનું પ્રતિનિધિત્વ છે અને હકીકતમાં ત્યાં એક ખૂબ જ કાર્યક્ષમ અને અસરકારક તમે જાણો છો તે પદ્ધતિ છે કે જેના દ્વારા તમે ફીચર શોધવા માટેના શ્રેષ્ઠ સ્કેલની ગણતરી કરી શકો છો અને તે પદ્ધતિ હું શિફ્ટ મેથડ નામની પદ્ધતિમાં ચર્ચા કરીશ જે સ્કેલ ઈનવેરિયન્ટ ફીચર ટ્રાન્સફોર્મેશન છે તેથી અમે તે પછી અને ચર્ચા કરીશું તેથી મૂળભૂત વિચાર એ એક ફીચર ડિસ્ક્રિપ્ટર છે તે ટ્રાન્સફોર્મેશન ઈનવેરિયન્ટ હોવું જોઈએ અને તે શોધાયેલ ફીચર પોઇન્ટની આજુબાજુના રિજિયનમાંથી માહિતી મેળવે છે જે પ્રોપર્ટી હોવી જોઈએ ઉદાહરણ તરીકે અમે કોઈ ફીચર પોઇન્ટને કેન્દ્રમાં રાખીને ચોરસ વિન્ડો ગ્રેડિયન્ટ દિશાઓનો હિસ્ટોગ્રામ ધ્યાનમાં લઈ શકીએ છીએ તેથી આ તે બે પગલા છે જે એક તપાસ છે જે સ્કેલની સહિત ટ્રાન્સફોર્મેશન માટે ઈનવેરિયન્ટ હોવું જોઈએ અન્ય એક ડિસ્ક્રિપ્શન છે તેથી તમારે હવે તે સ્કેલ પર ડિસ્ક્રિપ્શનને ધ્યાનમાં લેવું જોઈએ તેથી તમે જે સ્થાનિક આંકડા એકત્રિત કરો છો તે ઇમેજને એકત્રિત કરવી જોઈએ જે તે મલ્ટિ રિઝોલ્યુશન પ્રક્રિયા દ્વારા ટ્રાન્સફૉર્મ થાય છે તેનો અર્થ એ કે જે તે સ્કેલના ગૌસીયન માસ્કનો ઉપયોગ કરીને મનાવવામાં આવ્યો છે અને તે પછી તે સ્કેલ પર જે પોઇન્ટ છે તે ધ્યાનમાં લો અને તે સ્કેલ પર પડોશી આંકડા ધ્યાનમાં લો તેથી આ બે નીતિઓ છે જેનો ઉપયોગ ખાસ કરીને તેનો ટ્રાન્સફોર્મેશન ઈનવેરિયન્ટ સ્કેલ પર ઈનવેરિયન્ટ ડિસ્ક્રિપ્શન મેળવવા માટે થાય છે તેથી તે ફક્ત સમજાવે છે કે હું આકૃતિ દ્વારા શું બતાવવા માંગુ છું તમે જુદા જુદા રિઝોલ્યુશન પર જોઈ શકો છો સ્થાનિક વર્ણનો તેઓ બે યોગ્ય રીઝોલ્યુશનમાં બદલાય છે મૂળાક્ષરો 'a ' દેખાય છે પરંતુ જો તમે ખૂબ નજીકથી જોશો તો 'a' ગુમ થઈ જાય છે તેથી જો કોઈ વિશિષ્ટ રીઝોલ્યુશનની આ રસિકતાનું માપન છે તો મધ્યમાં ત્યાં એક યોગ્ય રીઝોલ્યુશન છે જ્યાં તમને વધુ રસપ્રદતા મળે છે અને તે અહીં કાલ્પનિક રીતે દર્શાવવામાં આવ્યું છે તે આ ચોક્કસ કર્વ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેથી સ્કેલ ઈનવેરિયન્ટ ડિટેકશન માટેનું એક મોટું કાર્ય એ છે કે યોગ્ય સ્કેલ નક્કી કરવું અને તે માટે આપણે ઇમેજ સાથે સમાધાન કરવાની જરૂર છે અને હવેથી આપણી પાસે ૩ પરિમાણીય જગ્યા છે કારણ કે ફક્ત x અને y દિશા કહેવાનાં 2 પરિમાણીય વિશેષ સ્થાનો જ નહીં તમારી પાસે એક સ્કેલ સાથે દિશા પણ છે તેથી તમે પોઝિશન અને સ્કેલ બંનેમાં પગલાં અવલોકન કરો છો જે ત્રિ પરિમાણીય જગ્યા આપશે અને અહીં જુદી જુદી કર્નલ છે જે આપણે અહીં લેપ્લેસીયન કર્નલ અને ગૌસીયન્સના તફાવતની જેમ વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ એટલે કે કર્નલ અહીં છે આ માસ્ક અહીં છે જે આપણે અગાઉ નિર્ધારિત કર્યું છે અને જેને માપ આપવા માટે ઇમેજ સાથે કોનવોલ્વ કરવાની જરૂર છે અને તે માપના સ્થાનિક મહત્તમ શોધી શકાશે તેથી ફક્ત તેને વ્યાખ્યાયિત કરવા માટે ચાલો પ્રથમ ગૌસીયન ફંક્શનની વ્યાખ્યા ધ્યાનમાં લઈએ જેમ તમે જોઈ શકો છો આ એક 2 પરિમાણીય ગૌસીયન ફંક્શન છે અને દિશાઓ સાથે સમાનરૂપે સ્કેલ કરેલું છે જેનો અર્થ એ છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ બધી દિશાઓમાં સમાન છે જો ખાસ કરીને બે મુખ્ય દિશાઓ x અને y દિશામાં હોય અને આ તમે ગૌસીયન ફંક્શનને જાણો છો અને આ એક સતત ફંક્શન છે તેથી એક અસ્પષ્ટ પ્રક્રિયા માટે તમારે માસ્ક અથવા વિન્ડો ઉપર આ ફંક્શનની એક અલગ રજૂઆત મેળવવાની જરૂર છે કહો કે જો હું 10 x 10 કહેવા માટેનો માસ્કની સાઇઝ પસંદ કરું છું તો પછી તે સ્થિરતાઓ તમારે માસ્કના કેન્દ્રને મૂળ તરીકે ધ્યાનમાં લેવી પડશે કે તમે અન્ય સ્થળોએ કાર્યાત્મક મૂલ્યો મેળવશો અને માસ્ક સાઇઝ સિગ્માના મૂલ્યો પર આધારિત છે તેથી એક માપદંડ તે હોઈ શકે છે કે તે સિગ્મા કહેવું જોઈએ જે ખૂબ મોટી માસ્કની સાઇઝ છે તેથી આ લેપ્લેસીયન માસ્કની વ્યાખ્યા છે અને અમે તમને ગૌસીયન ફંકશન નો ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરી છે

જેમ તમે જોઈ શકો છો કે તે ગૌસિયન ફંક્શન્સના બીજા ડેરિવેટિવ્ઝ છે જે તે x દિશા અને y દિશા સાથેના બીજા ડેરિવેટિવ્ઝમાંથી કેટલાક છે અને આને સિગ્મા સ્ક્વેર્ડથી ગુણાકાર દ્વારા સામાન્ય બનાવ્યું છે જેથી તે ઈનવેરિયન્ટ ડિસ્ક્રિપ્શન ને સ્કેલ કરી શકે છે અને આ ડિસ્ક્રિપ્ટર નો ગૌસીયનનો તફાવત આ ફેશનમાં વ્યાખ્યાયિત થયેલ છે

તે ફક્ત નામકરણથી જ છે તે સમજી શકાય છે કે તે માસ્ક છે જે બે જુદા જુદા સ્કેલ ના બે ગૌસિયન ફંકશન્સના તફાવતથી વ્યાખ્યાયિત થયેલ છે એક સ્કેલ છે અને અન્ય સ્કેલ છે આ કર્નલનો આકાર છે તેનો અર્થ એ કે તમે બતાવેલ 1 D માં તે ફંક્શન્સનો આકાર અને કોઈપણ 2 ડી તમે તેને ફક્ત કેન્દ્રમાં સપ્રમાણતાની એક્સિસ સાથે ફેરવો છો અને તેનો અર્થ છે y એક્સિસ વિશે જો તમે ફેરવો તો તમને 3 પરિમાણીય માસ્ક મળશે એનો અર્થ એ કે તે 2 પરિમાણીય જગ્યાનું ફંક્શન છે પરંતુ અમને તે ચોક્કસ ફંક્શન પર 3 પરિમાણીય રજૂઆત તરીકેના મૂલ્યો મળશે તેથી તમે આ વિશેષ પ્લોટ પરથી જોઈ શકો છો કે ગૌસીયન અને લેપ્લેસિઅન બંનેનો તફાવત એકદમ સમાન છે હકીકત માં તે એકદમ સમાન છે ગણિતમાં પણ એક બતાવી શકે છે કે તે તમે આ કામગીરી કરી શકો છો તેનો અર્થ એ કે ગૌસિયન ફંક્શન્સ સિગ્મા સાથે પાર્શિયલ ડેરિવેટીવ લે છે પછી તમે બતાવી શકો છો કે તે સિગ્માની સમાન છે G ના આ લેપ્લેશિયનમાં તે ગૌસિયન માસ્કના લેપ્લેસિયન છે તેથી આ સમસ્યામાં આ બતાવી શકાય છે અને તમે જોઈ શકો છો કે ગૌસિયન માસ્કનો ગૌસિયન તફાવત અનુરૂપ લેપ્લેસિયન માસ્કના પ્રમાણસર છે અને આ પરિબળ ને સ્કેલમાં સતત રાખવામાં આવે છે

તેથી તે આત્યંતિક સ્થાનોને પ્રભાવિત કરતું નથી તેથી અલંકારિક રૂપે તે બતાવી રહ્યું છે કે આ ગણતરી કેવી રીતે આગળ વધે છે તેથી તમારે ગૌસિયન માસ્કની શ્રેણી સાથે જોડાવું પડશે અને પછી વિવિધ સ્તરો પર કેટલીકવાર તમારે તેના નમૂના લેવાનું હોય છે અને તે ત્રિ પરિમાણીય જગ્યામાં 3 પરિમાણીય ફંકશનલ ડિસટ્રિબ્યુશનનું ઉત્પાદન કરવું પડે છે અને પછી તમારે લોકલ એક્સટ્રિમ નો વિચાર કરવો પડશે તેથી તે જ તમે ધ્યાનમાં લેશો તેથી આ વિશિષ્ટ આકૃતિમાં તેને ગણતરીનો ઓર્ડર ક્રમ બતાવવામાં આવ્યો છે તેથી આ મૂળ ઇમેજ છે તમે ગૌસીયન માસ્ક કરો છો જે તમે ગૌસીયન ફંક્શન કરો છો તેથી આ એક ગૌસીયન છે અને પછી તમને બાદબાકી મળે છે જે ગૌસીયનનો તફાવત છે તેથી ગૌસીયનના તફાવતનું આ પ્રથમ રજૂઆત છે ફરીથી તમે ગૌસીયન ઇમેજનો ઉપયોગ કરીને સરળ કરો ગૌસીયન સમાધાનમાંથી આને બાદબાકી કરો તેથી તમને ગૌસીયન ઇમેજઓના તફાવતનો બીજો સ્તર મળશે તેથી આ રીતે તમે પરિમાણો અને પરિમાણોના 3 પરિમાણીય સ્થાનમાં રજૂઆત કરી રહ્યાં છો અને પછી તમારે 3 પરિમાણીય DoG અવકાશ અથવા ગૌસિયન અવકાશના તફાવતમાં એક્સટ્રિમા શોધવાનું રહેશે તેથી ફક્ત સારાંશ આપવા માટે કે આપણે બે અલગ અલગ પ્રકારના ડિટેક્ટર વિશે ચર્ચા કરી છે આ શિફ્ટ ગૌસિયન ડિટેક્ટરમાં ડિટેક્ટરનો તફાવત વપરાય છે જેની હું આગળ ચર્ચા કરીશ અને જે ડેવિડ લો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી છે જે ખૂબ જ લોકપ્રિય હોવાનું જણાયું છે જેમા હેરિસ લેપ્લેસિયન પણ આવે છે તેનો અર્થ એ કે વિવિધ સ્કેલ સાથે ખાસ કરીને લેપ્લેસિયન પિરામિડ રજૂઆતો પર લાગુ કરેલ હેરિસ ઓપરેટર અને પછી તમને તે સ્થાન અને સ્કેલમાં સ્થાનિક મૅક્સીમા બદલાઇ જાય છે જે તમને ટ્રાન્સફોર્મેશન ઈનવેરિયન્ટ આપશે તેથી આ તે બે મુખ્ય છે જે તમે જાણો છો કે જે ખાસ કરીને સાહિત્યમાં લોકપ્રિય છે તેથી ફક્ત સમાન ધોરણની બે ઇમેજઓ આપેલા સ્કેલ ઈનવેરિયન્ટ તપાસને સારાંશ આપવા માટે તેમની વચ્ચે મોટા પાયે તફાવત હોવા છતાં આપણે દરેક ઇમેજમાં સ્વતંત્ર રીતે સમાન રુચિ શોધવી પડશે અને તેથી સમાધાન એ છે કે તમારે ઇમેજ ઉપર જગ્યા અને સ્કેલમાં યોગ્ય ફંક્શન્સ માટે મૅક્સીમાની શોધ કરવી પડશે અને આ બે પદ્ધતિઓ છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે એક છે હેરિસ લેપ્લેસિયન અને આ તે લેપ્લેસિયનને વધુ પ્રમાણમાં વધારે છે અને હેરિસ કોર્નર રિસ્પોન્સનું માપ છે જેનો ઉપયોગ તે લેપ્લેસિયનમાં સ્કેલમાં રજૂઆત પર કરવામાં આવે છે અને ત્યારબાદ તે ગૌસિયનોના તફાવત ને સ્કેલ અને સ્પેસથી મહત્તમ બનાવે છે હવે વાત એ છે કે તમને આ પ્રક્રિયા ઘણા બધા મુખ્ય મુદ્દાઓ આપે છે હવે આમાંના કેટલાક મુખ્ય મુદ્દા એટલા મહત્વપૂર્ણ નથી અને તેમાંના કેટલાક માળખાકીયરૂપે ખૂબ જ મજબૂત ન હોઈ શકે કારણ કે થોડી અવ્યવસ્થા તેમને ખલેલ પહોંચાડી શકે છે તેથી આપણે ફક્ત એવા મુદ્દાઓ માટે જોઈશું જે ટ્રાન્સફોર્મેશન માટે વધુ મજબૂત હોય અને જેની પાસે ખૂબ જ ચોક્કસ સ્થાનો હોય ત્યાં ખૂબ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે અને ઉદાહરણ તરીકે ઘણા મુખ્ય મુદ્દાઓ એડ્જ પર સ્થિત હશે અને જેમ આપણે ચર્ચા કરી છે કે કોર્નર્સ એ એડ્જ કરતાં વધુ મજબૂત છે તેથી કેટલાક એડ્જ પોઇન્ટ પણ ખૂબ ઊંચા રિસ્પોન્સ આપી શકે છે અને સ્થાનિક મેક્સીમા હોઈ શકે છે પરંતુ આપણે તે એડ્જ પોઇન્ટ્સને દૂર કરવાની જરૂર છે તેથી ત્યાં અમુક ક્રિયાઓ છે જેમ કે તમે આ મુખ્ય કામગીરીઓને લાગુ કરી શકો છો તે મુખ્ય મુદ્દાઓ દર્શાવી શકે છે ઉદાહરણ તરીકે જો તમે આ ચોક્કસ લેપ્લેસિયન ઓપરેટર ને લાગુ કરો છો જે તમે જોઈ શકો છો તે એડ્જ ઓપરેટર છે જો આ ગૌસિયન ફંક્શનલ વેલ્યુસના તફાવત પર ડબલ ડેરિવેટિવ્ઝ છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે આ તમને કર્વેચર વેલ્યુ આપશે તેથી આ વિશિષ્ટ મેટ્રિક્સના આઇગન મૂલ્યો મુખ્ય કર્વેચર આપશે અને અપેક્ષા છે કે એડ્જ પોઇન્ટ્સ માટે તે એડ્જ તરફ મોટી હશે પરંતુ પરપેન્ડિકયુલર દિશાઓમાં તે એક નાનો છે તેથી બંને કર્વેચર પણ ખૂબ મોટા હોવા જોઈએ તેથી આ એડ્જ પોઇન્ટ્સનું એક ફીચર છે જેના દ્વારા તમે તે એડ્જ પોઇન્ટ્સને દૂર કરી શકો છો જેથી તમે આઇગનવેલ્યુઝની ગણતરી કરો અને આઇગનવેલ્યુ મોટી હોવી જોઈએ તેઓમાં વધારે તફાવત ન હોવા જોઈએ અને આ રીતે આ ગણતરી હાથ ધરવામાં આવે છે અને આ તમને એકવાર સમજાય છે કે આ મેટ્રિક્સ H ના ટ્રેસિસ કે જે અહીં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે તેને ગણતરી દ્વારા સમાન રીતે ગણવામાં આવે છે આ H આપણે હેરિસ ઓપરેટર માટે જે ચર્ચા કરી હતી તેના કરતાં અલગ છે કારણ કે આ બધા ડબલ ડેરિવેટિવ્ઝ છે ગૌસીયન ફંક્શન્સના તફાવતની જેમ તમે વ્યાખ્યાથી જોઈ શકો છો તેથી ટ્રેસના વર્ગના ગુણોત્તર અને ડિટરમીનેન્ટ માટે તે ખૂબ જ ઊંચા હોવા જોઈએ તે પછી ફક્ત 'r' ની ઊંચી કિંમત માટે હશે તેથી તે આના કરતા ઓછું હોવું જોઈએ અને પછી તમારે આ વેલ્યુ લેવી જોઈએ તેથી કી પોઇન્ટને દૂર કરો જો ગુણોત્તર આ થ્રેશોલ્ડ કરતાં વધારે થાય છે તો ગુણોત્તર આ કરતાં વધારે હોય તો તે કી પોઇન્ટ્સથી દૂર થાય છે તેથી હવે સવાલ એ છે કે તમે મુખ્ય મુદ્દાને કેવી રીતે દર્શાવશો તેથી કેટલાક સ્થાનિક આંકડા છે જેને આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે એક વિશેષતા કે જેને આપણે ધ્યાનમાં લઈશું કે તે નેબરહૂડની આસપાસનું મેજર ઓરીએન્ટેશન શું છે તેથી આપણે તે દિશા નિર્ધારિત કરી શકીએ છીએ કારણ કે જો તમને મેજર ઓરીએન્ટેશન મળે તો પછી સ્થાનિક આંકડાઓને ઓરીએન્ટેશન સ્વતંત્ર બનાવી શકાય છે અને તમે ટ્રાન્સફોર્મેશન કરી શકો છો તેથી કે તમારો સંદર્ભ ઍક્સિસ તે મેજર ઓરીએન્ટેશન અથવા મેજર ઓરીએન્ટેડ દિશાઓ સાથે ગોઠવાયેલ છે અને પછી તમે તે ટ્રાન્સફોર્મેશન કરીને તે સ્થાનિક આંકડાને એકીકૃત કરી શકો છો કે તમે તેને કેવી રીતે રોટેશનલ ઈનવેરિયન્ટ બનાવી શકો છો તેથી ઓરીએન્ટેશનની ગણતરી મહત્વપૂર્ણ છે તેથી આપણે તે કરી શકીએ છીએ તે કિસ્સામાં સ્થાનિક રીતે તમે તેના નેબરહૂડની આસપાસ ગ્રેડિયન્ટ દિશાઓ મેળવી શકો છો અને પછી તમે હિસ્ટોગ્રામની ગણતરી કરી શકો છો અને તેમને બીન કરી શકો છો તમે જોઈ શકો છો કે આ વિશિષ્ટ ઉદાહરણમાં દિશાઓનું આ બીનનિંગ કોર્નર દ્વારા દર્શાવવામાં આવ્યું છે કારણ કે આ દિશાઓ સંદર્ભ x ઍક્સિસના સંદર્ભમાં કેટલાક x ઍક્સિસના સંદર્ભમાં ગણાવી શકાય છે જે આ દિશા દ્વારા રચાય છે તે એંગલ છે તેમાં આપણને રસ છે તેથી તમે 0 થી 2π ની અંતર્ગત આ કોર્નરઓની શ્રેણીને કેટલાક ઇન્ટરવલ્સમાં બદલી શકો છો અને તે પછી તે દિશાઓને તેમાંથી એક બીન માં મૂકી શકો છો તેથી તે હિસ્ટોગ્રામમાં આ દિશાઓને બીનનિંગ તરીકે ઓળખવામાં આવે છે અને પછી જાણો કે આ વિશિષ્ટ વિકલ્પોમાંથી કયા અગ્રણી છે અને આપણે તે ખાસ પોઇન્ટ માટે તે વિશેષ ફીચર વેક્ટરને તે દિશાઓ ખરેખર સોંપી શકીએ છીએ તેથી સ્મૂથ હિસ્ટોગ્રામની ટોચ પર કેનોનિકલ ઓરિએન્ટેશન સોંપો તેથી તમે પણ આ હિસ્ટોગ્રામને સ્મૂથિંગ કરી શકો છો અને તે પછી તમે તે વિશિષ્ટ ફંક્શનલ વેલ્યુની ટોચની ગણતરી કરો છો અને તે ટોચ તમને ઓરિએન્ટેશન આપશે તેથી આ રીતે મુખ્ય પોઇન્ટને તેના પોઝિશનલ સ્કેલ અને ઓરિએન્ટેશન દ્વારા વર્ણવવામાં આવે છે કારણ કે મેં કહ્યું છે કે તે સ્કેલ તે નક્કી કરવામાં આવે છે જ્યાં તમને સ્કેલ અને પોઝિશન્સમાં સ્થાનિક મેક્સિમા પણ મળે છે જે સ્કેલ અને પોઝિશન મેળવે છે અને પછી ઓરિએન્ટેશનની ગણતરી કરવામાં આવે છે આ ફેશન માં કેટલીક પરિસ્થિતિઓ હોઈ શકે છે જ્યાં તમારી પાસે બે મુખ્ય ઓરીએન્ટેશન હોઈ શકે છે તેથી તમારે બંનેનો ઉપયોગ કરવો પડી શકે છે તેનો અર્થ એ કે સમાન કી પોઇન્ટનું મલ્ટિપલ ડિસ્ક્રિપ્ટર ડિસ્ક્રિપ્શન છે તેથી આ કેટલાક ઉદાહરણો છે જે આ સ્લાઇડ્સમાંથી ફરીથી લેવામાં આવ્યા છે હકીકતમાં તે ઝિઝરમેન દ્વારા પુસ્તક માં પણ છે તેથી તમે જોઈ શકો છો કે મારો મતલબ ઝિઝરમેન અને હાર્ટલી જેવા ઘણા બધા લેખકો છે તેથી ત્યાં કેટલાક ઉદાહરણો છે કે તમારી પાસે ગ્રેડિયન્ટ થ્રેશોલ્ડ પછીના મુખ્ય મુદ્દાઓ છે અને ગુણોત્તર થ્રેશોલ્ડ પછીના મુખ્ય મુદ્દાઓ આ ઉદાહરણ બતાવે છે કે આ વિવિધ પ્રકારની પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને તમે કેવી રીતે કી પોઇન્ટ્સ ઘટાડતા જાણો છો તેથી શરૂઆતમાં તમારી પાસે સમાન ઇમેજ પરના ૮૩૨ મુખ્ય મુદ્દાઓ છે અને તે જુદાં જુદાં ઓરીએન્ટેશન છે જે તે એક ઓરીએન્ટેશન બતાવે છે અને તમને પણ ખબર છે કે સ્કેલ કોઈ પોઝિશન સાથે સંકળાયેલું છે તે આ ચોક્કસ આકૃતિમાં બતાવવું મુશ્કેલ છે અને પછી ગ્રેડિયન્ટ થ્રેશોલ્ડ કર્યા પછી તમે એક નંબર ૭૨૯ કરી શકો છો અને પછી તે ગુણોત્તર થ્રેશોલ્ડ કર્યા પછી જેનો અર્થ થાય છે હેસીયન મેટ્રિક્સના આ કર્વેચર વિશ્લેષણનો ઉપયોગ જે તમને હેસીયન મેટ્રિક્સ કહે છે તે ગૌસીયન ફંક્શનનો તફાવત જાણે છે અને ત્યાંથી તમે આ ગુણોત્તર થ્રેશોલ્ડની કામગીરી કરી શકો છો તમે કી પોઇન્ટની વધુ સંખ્યામાં ઘટાડો મેળવી શકો છો તેથી આ કી પોઇન્ટ લાક્ષણિકતાઓનો સારાંશ છે કે તેની પાસે સ્થાન છે તેની પાસે તેનું ઓરીએન્ટેશન છે તેથી હવે આપણે ચર્ચા કરવાની જરૂર છે કે કેવી રીતે દરેક મુખ્ય મુદ્દા વિશે સ્થાનિક ઇમેજ રિજિયન માટે ડિસ્ક્રિપ્ટર ની ગણતરી કરવી અને તે ખૂબ જ વિશિષ્ટ હોવું જોઈએ અને તે દૃષ્ટિકોણ અને એલિમિનેશન જેવા ફેરફારો માટે શક્ય તેટલું અલગ હોવું જોઈએ તેથી આપણે આ ચર્ચા પછીના લેક્ચરમાં ચાલુ રાખીશું તમારા સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર કીવર્ડ્સ ફીચર મેચિંગ ડિટેક્ટર ડિસ્ક્રિપ્ટર ્સ કીપોઇન્ટ્સ